ફરીથી સ્વાગત છે સાંવેગિક બુદ્ધિના સંદર્ભમાં ક્યા ઇક્યુ મૂલ્યો અને માન્યતાઓનો અભ્યાસ કરવો અને તેમનું માપન કરવું મહત્વનું છે તે તપાસીએ ઇક્યુ માપનના સંસાધનોનો વિભાગ 4 ઇક્યુ મૂલ્યો અને માન્યતાઓ અંગેનો છે સ્કેલ નંબર 12 વ્યક્તિની અનુકંપાનું માપન કરે છે વ્યક્તિ કેવી અનુકંપા ધરાવે છે વ્યક્તિની ગુનાહિત પરિસ્થિતિ અનુકંપાયુક્ત વર્તન ધરાવે છે તમે અન્યો પ્રત્યે સહાનુભૂતિ અને સમાનુભૂતિ કેવી રીતે અભિવ્યક્ત કરો છો તમે અન્યો પ્રત્યે કેટલા ઉષ્માપૂર્ણ છો તમે અન્યો પ્રત્યે કેટલા પ્રસન્ન રહો છો હું અન્યોની પીડા તેઓ એના વિશે વાત ના કરે તો પણ જાણી શકું છું આમ આ સાંવેગિક બુદ્ધિ ધરાવતી વ્યક્તિની એક મહત્વની ક્ષમતા છે કે જે વ્યક્તિ તરફ જોતાં જ તેને સરળતાથી સમજી જાય છે આવી વ્યક્તિ અન્ય વ્યક્તિ પોતાની પીડા કે તકલીફો વિશે ન જણાવે તો પણ તેની મનોવ્યથાયુક્ત પરિસ્થિતિને સંપૂર્ણપણે સમજી જઈ શકે છે બીજું વિધાન છે કે હું વ્યક્તિઓના સંવેગોને ઉકેલી શકું છું તેમની અંગચેષ્ઠા દ્વારા તેમના સંવેગો જાણી શકું છું આમ અનુકંપા ધરાવતા લોકો અન્ય લોકોના ચહેરાઓ પરના સાંવેગિક સંકેતો વાંચવામાં ખૂબ સારા હોય છે તેઓ અન્યોની પીડા અને તકલીફોને ખૂબ સહેલાઇથી સમજી શકે છે અહીં અન્ય એક વિધાન છે ત્રીજું વિધાન જણાવે છે કે લોકો સાથે કામ પાર પાડતી વખતે હું નીતિમત્તાપૂર્વક વર્તન કરું છું એનાથી એ પ્રતિબિંબિત થાય છે કે જેઓ અનુકંપાવાળા છે તેઓ નીતિમત્તાનું મૂલ્ય જાણે છે પ્રામાણિકતાપૂર્વક વર્તન કરે છે તમે જો આના પર ઊંચો પ્રાપ્તાંક મેળવો છો તો તમારી નૈતિક લાક્ષણિકતાઓ અને નૈતિક પરિપ્રેક્ષ્ય ઉચ્ચ છે ત્યાર પછીના વિધાન તરફ જુઓ તો કોઈ મુશ્કેલીમાં હોય તો તેની મદદ કરવા માટે ગમે તે હદ સુધી જતાં હું ખચકાઇશ નહિ આમ આ પણ વ્યક્તિની બીજી લાક્ષણિકતા છે કે તે બીજાની પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકીને જુએ છે તેનો અર્થ એ થયો કે તે વ્યક્તિ અન્યોને મદદ કરવાનો પ્રયત્ન કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે હું અન્યોની સાથે પ્રત્યાયન કરતી વખતે તેમની લાગણીઓને લક્ષમાં લઉં છું હું અન્યોની જગ્યાએ મારી જાતને મૂકી શકું છું આ એ જ છે જે હું ચોક્કસપણે કહી રહ્યો હતો વ્યક્તિ અન્યોને મદદ કરવા માટે કોઈ પણ હદ સુધી જાય છે કેટલાક વધુ વિધાન અહીં નોંધેલા છે કેટલાક લોકોને મેં ક્યારેય માફ કર્યા નથી શું ખરેખર આવું છે આથી જો તમે આ વિધાન પર ઉચ્ચ પ્રાપ્તાંક મેળવો છો તો તમે નિષેધાત્મક હોઈ શકો છો તમે બદલો લેવાની વૃત્તિ ધરાવો છો તમે અભિમાની અને ઘમંડી છો તમે અન્યોને ક્યારેય માફ કરતા નથી તો આ વ્યક્તિની બુદ્ધિની નિષેધાત્મક લાક્ષણિકતા છે ત્યાર પછી પૂર્ણ નહીં બની શકવા માટે હું મારી જાતને માફ કરી શકું છું આ એકદમ સાચું છે આ જગતમાં કોઈ પૂર્ણ નથી હકીકતે જે લોકો પૂર્ણ બનવાનો પ્રયત્ન કરે છે તેઓ પોતાના જીવનમાં ઘણી ભૂલો કરે છે આથી જે વ્યક્તિ પૂર્ણ નહીં હોવા માટે પોતાની જાતને માફ કરી શકે છે તે આ દુનિયામાં આદર્શ વ્યક્તિ છે હું કહીશ કે હું જ્યારે કશાકમાં સફળ થાઉં છું ત્યારે ઘણી વાર મને લાગે છે કે હું વધુ સારું કરી શક્યો હોત અનુકંપાવાળી વ્યક્તિની આ એક લાક્ષણિકતા છે કે તે હંમેશા ભાવિ અવકાશ સર્જે છે અને આપણા દરેકના અભિગમ અને વર્તન ચોક્કસપણે આ પ્રકારના હોવા જોઈએ હું દરેકને કપરા સમયનો સામનો કરવામાં મદદ કરું છું આથી જે લોકો અનુકંપાવાળા છે તેઓ હંમેશા કપરા સમયનો સામનો કરવાનો પ્રયાસ કરે છે હું મારી ઉણપો વિશે સતત ચિંતા કર્યા કરું છું આ જગતમાં કોઈ પૂર્ણ નથી આથી કોઈ વ્યક્તિએ ચોક્કસ બાબતો કરવા માટેની પોતાની અક્ષમતાઓ વિશે ચિંતા કરવી જોઈએ નહીં અથવા વ્યક્તિત્વની કેટલીક મર્યાદાઓ વિશે ચિંતા કરવી જોઈએ નહીં કે જીવનમાં સતત શીખી શકાય છે અને સુધારને અવકાશ રહેલો છે ફક્ત વ્યક્તિએ પ્રયત્નશીલ રહેવું પડે આથી જીવનમાં કોઈની ઉણપ કે મર્યાદાઓ વિશે કોઈ ચિંતા કરવી જોઈએ નહીં જે વ્યક્તિ પાસે મારા કરતાં અધિક હોય તેની હું ઈર્ષ્યા કરું છું અનુકંપાવાળી વ્યક્તિ માટે ચોક્કસ રીતે આ નિષેધાત્મક લાક્ષણિકતા છે આથી જો તમે આમાં પ્રાપ્તાંક મેળવો તો તમને પ્રાપ્તાંકની 4 શ્રેણી મળશે 0 20 21 28 29 32 33 36 હું વારંવાર કહું છું કે જે કોઈ આ કસોટી આપો મહેરબાની કરીને પ્રામાણિકતાથી આપો મારો આદર્શ જવાબ શું હોવો જોઈએ તે બાબતે સંમત ન થાઓ વિશ્લેષણ ના કરો અર્થઘટન ના કરો હકીકતે તે તમારા અનુકંપા પ્રોફાઈલનું ખરેખરું માપન નહીં આપે આથી જો તમારો પ્રાપ્તાંક 33 30 ની વચ્ચેનો હોય તો તમે મહત્તમ છો તમે ખૂબ સારા હકીકતે ઉત્કૃષ્ટ છો તમારામાં આ પ્રોફાઇલનો સ્વસ્થ વિકાસ થયેલ છે તમારો પ્રાપ્તાંક 29 32 વચ્ચેનો હોય તો તમે નિપુણ છો એટલે કે તમે સરેરાશ છો જો તમે 21 28 ની વચ્ચે છો તો તમે સંવેદનશીલ છો અનુકંપાવાળી વ્યક્તિ બનવા માટે તમારે ઘણો વિકાસ કરવાની જરૂર છે તમે જેને સાવધાની કહો છો તે સરેરાશ કરતાં થોડું નીચે અને ઘણું નબળું છે આ ઘણું ઓછું અને નબળું સ્તર તમારી અંદર અનુકંપાના વિકાસનું નબળું સ્તર દર્શાવે છે તમારે તરત જ તેનો વિકાસ કરવો જોઈએ અને આ તબક્કે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે આમ આવી રીતે સાંવેગિક બુદ્ધિ ધરાવતી વ્યક્તિ માટે તેનામાં અનુકંપાનું મહત્વ રહેલું છે આમ આગળ વધતા દૃષ્ટિકોણ શું છે તે ચોકસાઈપૂર્વક તપાસીએ દૃષ્ટિકોણ એ તમે જેને વ્યક્તિના ઇક્યુ મૂલ્યો તરીકે ઓળખો છો તેમાંનું એક અગત્યનું મૂલ્ય છે દ્રષ્ટિકોણનો આપણે શો અર્થ કરીશું સામાન્ય વ્યક્તિ તરીકે તમને શું વિચાર આવે છે તમે શું સમજો છો દૃષ્ટિકોણ તે ભવિષ્ય માટેનો પરિપ્રેક્ષ્ય છે તમે તમારું ભવિષ્ય કઈ રીતે જુઓ છો આ કેટલાક એવા પ્રશ્નો છે જે અમે વારંવાર ઈઆઈ પાઠ્યક્રમના વિદ્યાર્થીઓ અને સહભાગીઓને તેમના દ્રષ્ટિકોણનો ખ્યાલ મેળવી તેમનું સ્તર જાણવા માટે પૂછીએ છીએ કારણ કે તે જીવનકાળ દરમિયાન ઉત્પાદકીય બનવા માટેના આપણા સમગ્ર વર્તનને અસર પહોંચાડે છે આથી નીચે સૂચિ કરેલ પ્રત્યેક બાબત માટે છેલ્લા એક મહિના વિશે વિચારો વિધાન તમારા વર્તન કે ઇરાદાનું કેટલી સારી રીતે વિગતવર્ણન કરે છે તે દર્શાવો હું બાબતોની ઉજળી બાજુને જોઉં છું આવી વ્યક્તિ ખરેખર વિધેયાત્મક છે અને વિધેયાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે દૃષ્ટિકોણ વિધેયાત્મક અને નિષેધાત્મક હોઈ શકે છે આથી જીવનમાં વિધેયાત્મક દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિ દરેક બાબતની ઉજળી કે સાચી બાજુ તરફ જુએ છે હું મારા જીવનને ચાહું છું દીર્ઘ જીવન જીવવા માટે પલ્લવિત થવા માટે સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે આ એક ચોકસાઈપૂર્વકનો અને ઉચિત અભિગમ છે અને તેનાથી વ્યક્તિ જીવનમાં સારો માનવીય વિકાસ સાધે છે આવા પ્રકારનો અભિગમ તમારા પરિપ્રેક્ષ્યનો અભિગમ બને છે કે તમે જીવનની સમસ્યાઓ કેવી રીતે નીપટાવો છો એવું નથી બનતું કે મુશ્કેલી આવે છે અને તમે તકલીફમાંથી બાજુ પર ખસી જાઓ છો હું માનું છું કે સામાન્યતઃ જે થાય છે તે સારા માટે જ છે જો તમે માનો છો કે જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે તો તમે ભવિષ્યમાં સફળ થવાની સંભાવના ધરાવો છો તમે ઇચ્છો તે પ્રમાણે કોઇ બાબત ના બને તો બેચેન ન થાઓ મારા જીવનમાં ખરાબ રીતે મળેલી તકોને કારણે હું સતત હતોત્સાહ થયેલો છું ઉદાહરણ તરીકે ગઈ કાલે અમે આશાવાદ વિશે વાતો કરી રહ્યા હતા અને લાંબાગાળાના આશાવાદ અને લાંબાગાળાના નિરાશાવાદ છે કે જે વ્યક્તિને કઈ દિશામાં જવું છે તેના પર નિર્ભર કરે છે જો તમે એવું વિચારો છો કે તમારું જીવન નિષ્ફળતાઓથી ભરેલું છે તો તે હતોત્સાહ લાવે છે તમે આ દુનિયામાં જીવી ના શકો પણ જો તમે શીખી શકો કે નિષ્ફળતાઓ મારા જીવનમાં મારી સફળતાના આધારસ્તંભ છે તો તમે તમારા જીવનમાં અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત અને સફળ વ્યક્તિ છો હું જેવો છું તેવો મને ગમું છું તે અદભૂત છે તમે જે છો તેવા જ રહેવા જોઈએ પોતાની જાતનું અવમૂલ્યન ના કરો તમારી વિધેયાત્મક બાજુ તરફ જુઓ તમે તમારી જાતને જ મહત્વની ગણીને અન્યો માટે તકલીફ કરો તેવા પરપીડક ન હોવા જોઈએ તમે પોતાને ગમો છો પરંતુ તે જ સમયે અન્યોને ગમતા હોય કે તેઓ ચાહતા હોય તેવી બાજુ તરફ જોવાનો અવકાશ રાખો હું પડકારોને શીખવાની તકો તરીકે જોઉં છું લોકો પોતાના પ્રોફાઇલમાં ચોક્ક્સાઈથી આ શોધી રહ્યા છે જે લોકો જીવનમાં હંમેશા વિધેયાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે તેઓ હંમેશાં વિચારે છે કે પડકારો કે તકો તે તકલીફો નથી અવરોધો નથી માત્ર તમે તમારા ભવિષ્યના વૃદ્ધિ અને વિકાસ માટે આ પડકારોનો કેવો ઉપયોગ કરો છો હું દબાણ હેઠળ પણ આત્મવિશ્વાસુ હોઉં છું કે હું ઉકેલ શોધી શકીશ વિધેયાત્મક દૃષ્ટિકોણ ધરાવતા લોકો હંમેશાં ધીરજ અનુકંપા અને આત્મવિશ્વાસ ધરાવે છે અને હંમેશાં પોતાની સમસ્યાઓ ઉકેલવા માટે બહુવિધ ઉકેલ કે વિકલ્પો ઉભા કરવા અને દબાણમાંથી બહાર નીકળવા વિવિધ રીતે વિચાર કરે છે આ કસોટી આપવાનો અનુભવ કર્યા પછી તમને પ્રાપ્તાંકોની 4 શ્રેણીઓ મળશે 0 12 બીજી છે 13 18 અને 19 22 અને 23 24 આથી જો તમારો પ્રાપ્તાંક પ્રથમ શ્રેણીમાં ઉચ્ચતમ શ્રેણીમાં આવતો હોય તો તમે મહત્તમ સ્તરે છો જો તે 19 22 વચ્ચેનો હોય તો તમે નિપુણ છો અને જો તે13 18 ની વચ્ચેના હોય તો તમે સંવેદનશીલ છોઅને જો તે 0 12 હોય તો તમે સાવધાનીના તબક્કે છો તો આ ખૂબ નબળી બાબત છે આ ચેતવણીનો તબક્કો છે આ સામાન્યતઃ જેને તમે સરેરાશ કહો છો તે તબક્કો છે પણ આ તમારા દ્રષ્ટિકોણના પૂર્ણ વિકાસને લગતી બાબત છે જેને આપણે ઉત્કૃષ્ટ કે સ્વસ્થ વિકાસ કહી શકીએ તો આ રીતે આપણે વ્યક્તિના દૃષ્ટિકોણ પ્રોફાઈલનું અર્થઘટન અને વિશ્લેષણ કરી શકીએ જે લોકો પોતાના પ્રાપ્તાંકના આધારે સંવેદનશીલ કે સાવધાનીના તબક્કે હોય તેના આધારે તેમને સલાહ આપીએ છીએ દરેક નિર્દિષ્ટ બાબત માટે તેમણે શો પ્રતિભાવ આપ્યો છે તદનુસાર અમે તેમને સલાહ સૂચન આપીએ છીએ હવે ત્યાર પછીના સ્તર પર આગળ વધતાં જેને તમે આંતરસ્ફુરણા કહો છો તે કોઇના વિચારો ઈરાદા અને વર્તનનું માપન કરવા આંતરસ્ફુરણાનો સ્કેલ ખૂબ અગત્યનો છે તો આ આંતરસ્ફુરણા એટલે શું આંતરસ્ફુરણા તે બીજું કંઈ નહીં પણ આપણા આંતરિક અવાજને સાંભળવો આ આંતરિક અવાજ એટલે શું આઇક્યુ અને ઇક્યુ આઇક્યુ વિ ઇક્યુની ચર્ચા દરમિયાન તમે જાણો છો તેમ આપણે વારંવાર કહ્યું છે કે જો આઇક્યુ મસ્તિષ્ક છે તો ઇક્યુ હૈયું છે અને આ બંને વચ્ચે હંમેશા આદાન પ્રદાન થતું રહે છે જેને મનનો સોફ્ટવેર કહેવામાં આવે છે માફ કરશો આ આઇક્યુ તે હાર્ડવેર છે અને ઇક્યુ તે સોફ્ટવેર છે અને કોઈ પણ એકની ગેરહાજરીથી બીજું કાર્ય કરી શકે નહીં અથવા ખોટી રીતે કાર્ય કરે અથવા બિનકાર્યક્ષમ રીતે કાર્ય કરે આથી મોટા ભાગના માનવીય નિર્ણયો આ બંનેની આંતરક્રિયા પર આધારિત છે અને એટલે કદાચ મસ્તિષ્ક અને હૈયા વચ્ચેની લડાઈ શાશ્વત છે જ્યારે બંને વચ્ચે અંતરક્રિયામાં વધારો થાય છે ત્યારે સંઘર્ષમાં વધારો થાય છે પરંતુ વિશ્લેષણની મદદથી કેટલીક વખત આપણે કહીએ છીએ કે હૈયું મસ્તિષ્ક કરતાં વધુ સારો નિર્ણય લે છે કારણ કે હૈયું સાંવેગિક છે અને આ મસ્તિષ્ક ઘણું તાર્કિક છે અને આ હૈયુ ઘણું સાંવેગિક છે અને સાંવેગિક વિચારો સર્જનાત્મક નાવીન્યપૂર્ણ અને ઉદ્યમસાહસિક હોય છે આથી જ હંમેશા હું કહું છું કે છે સ્વપ્નસેવી બિન સ્વપ્નસેવી કરતાં વધુ સિદ્ધિ હાંસલ કરનાર હોય છે કારણ કે જ્યારે તમે સ્વપ્ન સેવો છો ત્યારે તમે તમારા સ્વપ્નમાંથી ઘણા બધા વિચારોને ઉદ્ભવ આપો છો અને માનવ મનમાં આવા સ્વપ્ન જટિલ પ્રમાણમાં અને સ્વરૂપે હોય છે અને એક્વાર તે વિચારોમાં રૂપાંતરિત થાય છે અને વિચારો કાર્યમાં રૂપાંતરિત થાય છે આવા સર્જનાત્મક કે આંતરસ્ફુરિત વિચારોમાંથી બહાર પડતા ઉત્પાદન સિવાય વધુ સારી સર્જનાત્મકતા બીજી કશી ના હોઈ શકે આથી જ અમે કહીએ છીએ કે સ્વપ્નસેવી બિન સ્વપ્નસેવી કરતાં વધુ સિદ્ધિ હાંસલ કરનાર હોય છે ખરું કારણ કે સ્વપ્ન વિચારોને ઉદ્ભવ આપે છે અને વિચારો જ્યારે કાર્યમાં રૂપાંતરિત થાય છે જે ખૂબ સર્જનાત્મક હોય છે આવા વિચારો અલબત્ત કેટલીક વાર કહીએ છીએ તેમ આંતરસ્ફુરણા સ્વરૂપે હોય છે આથી માનવીય વૃદ્ધિ અને વિકાસમાં આંતરસ્ફુરણાની ખૂબ અગત્યની ભૂમિકા છે આથી જ વ્યક્તિની આંતરસ્ફુરણાનું વિશ્લેષણ અને અર્થઘટન કરવું આવશ્યક છે ઉદાહરણ તરીકે કેટલીક વખત કોઈ કારણ ન હોવા છતાં મારી પાસે સાચો જવાબ હોય છે કારણ કે દરેક બાબતને ઉચિત સાબિત કરી શકાતી નથી કેટલીક બાબતો એવી છે કે જે આપોઆપ સ્વયંસ્ફુરિત હોય છે અથવા જેમ કહેવાયું છે સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફીલિન્ગ્સ વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવે તો આ વૈજ્ઞાનિક વિચારો તમે જાણો છો તેમ સામાન્યતઃ ખરા હોય છે તેથી જ મેં કહ્યું હતું કે આપણને આંતરસ્ફુરણા અથવા શ્રેષ્ઠ વિચારો સર્જનાત્મક માનસિકતામાંથી મળે છે આપણે આંતરસ્ફુરિત મનમાંથી સર્જનાત્મક માનસિકતા વિકસાવી શકીએ છીએ તે ઘણી વાર તણખાની જેમ આવે છે હું મારા ભાવિ લક્ષ્યોને જોઈ શકું છું જે ભવિષ્યને સારી રીતે જોઈ શકે છે તે અન્યો કરતાં વધુ સફળતા પ્રાપ્ત કરે છે કોઈ ઉત્પાદન કે ચિત્ર પૂરું થતાં પહેલાં તેઓ તેને પૂર્ણ થયેલ જોઈ શકે છે આથી જ સ્વભાવે સર્જનાત્મક હોય તેવા લોકો મનમાં જ જોઈ શકે છે કારણ કે તેમનામાં હંમેશા કોઈ વસ્તુ ઘટના કે પર્યાવરણ વિશે ચોક્કસ સંદર્ભનું માળખું ઉભું કરવા માટેનો સંજ્ઞાનાત્મક નકશો અસ્તિત્વ ધરાવે છે આથી જ અન્ય લોકો જોઈ ન શકે કે સમજી ના શકે તો પણ હું મારા સ્વપ્નોમાં શ્રધ્ધા ધરાવું છું ઘણી વાર લોકો કહે છે સ્વપ્નને વૈજ્ઞાનિક આધાર નથી પરંતુ ફ્રોઇડ સ્વપ્નના સિદ્ધાંત લઈને આવ્યા અને ત્યારે ફ્રોઈડના સિદ્ધાંત વિશે ઘણી બધી અરાજકતા ગડમથલ ચર્ચા વિમર્શ અને વિવેચન થયેલ પરંતુ આજે તમે જુઓ છો તેમ સમગ્ર વિશ્વ ફ્રોઇડના સિદ્ધાંતોને આવકારે છે અને વિશ્વના ઘણા ભાગમાં ફ્રોઇડના સ્વપ્નના સિદ્ધાંતોને વૈજ્ઞાનિક તપાસ દ્વારા પ્રયોગશાળાની પરિસ્થિતિમાં ચકાસવામાં આવ્યા છે અને લોકો એ તારણ પર પહોંચ્યા છે કે સ્વપ્નને વૈજ્ઞાનિક આધાર પણ છે પણ તે ખૂબ જ જટિલ વિચારો ધરાવે છે અને હકીકતો અને આંકડા ન મળી શકવાથી લોકો સ્વીકાર કરતા નથી પરંતુ તમે કલ્પના કરીને જોઈ શકો અને આમ કરીને પછી તમે તેને સ્વીકારી શકો અને આંતરસ્ફુરણાનો તે જ આધાર છે જ્યારે આકરી પસંદગી કરવાની આવે ત્યારે હું મારા હૈયાને અનુસરું છું તમે જાણો છો તેમ અને કેટલાક લોકો કહે છે તેમ બોલિવૂડના પેલા પ્રખ્યાત ગીત મુજબ જે હું ઘણી વાર ફિલ્મ દિલ ચાહતા હૈ માંથી ટાંકતો અકેલે તુમ અકેલે હમ તેનો અર્થ શું છે હું તેને અનુવાદિત કરું તો તમારું હૈયું ક્યારેક તમને તો ક્યારેક અન્યને મળવા ઝંખે છે પરંતુ તમે જાણો છો તેમ તમારું મસ્તિષ્ક તમને તેમ કરતા રોકે છે કારણ કે ત્યાં ખતરો છે કારણ કે ત્યાં આમ છે ત્યાં તેમ છે તેથી હૈયું આંતરસ્ફુરણાથી ચોક્કસ કાર્ય ચોક્કસ બાબતો સુધી પહોંચી શકે છે જેને મસ્તિષ્ક હકીકત અને ચોક્કસાઇથી ઉચિત ન ઠેરવી શકે આવા જ સમયે હૈયું મસ્તિષ્ક કરતાં ચડિયાતું બને છે આથી જ લોકો ઘણી વાર કહે છે કે મસ્તિષ્ક વૈજ્ઞાનિક આધાર સાથે સંકળાયેલું હોવા છતાં તેના કરતાં કેટલીક વાર હૈયું વધુ સારો નિર્ણય લે છે મને જ્યારે બાબતો એકદમ સાચી ન લાગે ત્યારે હું તેના તરફ ધ્યાન આપું છું એક વખત નિર્ધાર કરી લઉં છું પછી હું તેને બદલી શકું છું લોકો કહે છે હું દીર્ઘદ્રષ્ટા છું હા ચોક્કસપણે આમ આ આંતરસ્ફુરણાત્મક ભવિષ્ય માટેની દ્રષ્ટિ વિકસાવે છે આથી જ દીર્ઘદૃષ્ટા નેતાઓના મનમાં મોટી આંતરસ્ફુરણા હોય છે કે જે મોટા વિચારોને ઉદ્ભવ આપે તેમના જીવનમાં મોટા ધ્યેયોને ઉદ્ભવ આપે જ્યારે કોઈ મારા કરતાં ભિન્ન વિકલ્પો રજૂ કરે ત્યારે મને તેનો સ્વીકાર કરવાનું ખૂબ મુશ્કેલ લાગે છે આ આંતરસ્ફુરણાત્મક મન કરતાં તદ્દન જ વિરુદ્ધ છે આંતરસ્ફુરણા ધરાવતી વ્યક્તિ ક્યારેય કોઈના અભિપ્રાયોનો વિરોધ કરતી નથી નિર્ણય કરતી વખતે પ્રતિક્રિયાઓ મળે છે અને લાગણીઓ ઉદભવે છે લોકો કહે છે તેમ વ્યક્તિએ અન્યની લાગણીઓનો આદર કરવો જોઈએ કારણ કે તેમાં મોટા વિચારો વહે છે આથી ફરીથી તમને આ અંતરસ્ફુરણામાંથી ચાર પ્રકારના પ્રાપ્તાંકો મળશે આ જુદા જુદા છે જેમ કે 18 22 23 28 29 30 આથી જો તમને આના પર ઉચ્ચ પ્રાપ્તાંક મળે તો તમે મહત્તમ સ્તરે છો ત્યાર પછી તમે મહત્તમ થી નીચેના સ્તરે છો જો તે 23 28 વચ્ચેનો છે તો તમે નિપુણ છો જો તમારો પ્રાપ્તાંક 18 22 વચ્ચેનો છે તો તમે સંવેદનશીલ છો 0 17 સાવધાની દર્શાવે છે તમે એ તબક્કે છો જ્યાં તમારા મનની આંતરસ્ફુરણાનો વિકાસ થયો નથી તમારે તેના વિશે વિશેષ કાળજી લેવાની જરૂર છે જો તમે સંવેદનશીલ તબક્કે છો તો તમારે ઘણો વિકાસ કરવાની જરૂર છે જો તમે નિપુણ છો તો પણ હજુ વિકાસને અવકાશ છે મહત્તમ સ્તર તમારી અંદર વિદ્યમાન આંતરસ્ફુરણા કે આંતરસ્ફુરણાત્મક સ્થિતિનો સ્વસ્થ વિકાસ દર્શાવે છે હવે આગળ વધતાં તમે જેને વિશ્વાસની ત્રિજ્યા કહો છો તેની તપાસ કરીએ વિશ્વાસ એટલે અન્ય કહે છે તે માની લેવું કે અન્યોમાં શ્રદ્ધા રાખવી અન્યોનો આદર કરવો એમ નહીં તમારી નિકટના કોઈ પણમાં આંધળી શ્રદ્ધા નહીં રાખવાથી આ આવી શકે છે આથી જ હું કંઈ પણ માની લેતો નથી વિશ્વાસ એ વ્યક્તિની જવાબદારીમાંથી ઉદ્ભવતી એક પ્રકારની ફરજ છે જો હું તમારો ઉપરી હોઉં તો તમારે એવી વર્તણૂક દર્શાવવી જોઇએ કે હા તમે અમારી સંસ્થાના વિશ્વાસપાત્ર કર્મચારી છો તમારી નિષ્ઠા તમારી ચીવટ દર્શાવવા તમે તમારી પ્રવૃત્તિઓ કે કાર્યો સમયસર કે સમય કરતાં પહેલા પૂર્ણ કરો છો આથી આ એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કે હું જ્યારે સિનિયર તરીકે ઓફિસમાં હોઈશ ત્યારે હું મારી જવાબદારીઓની સોંપણી કરી શકીશ આથી વિશ્વાસનો વિચાર કેટલીક વખત સંસ્થાઓમાં અસરકારક સોંપણી તરફ દોરી જાય છે આથી વ્યક્તિના વિશ્વાસના વિચારનું માપન કરવું ખૂબ મહત્વનું છે એ માત્ર સંસ્થાકીય રીતે જ મહત્વનું નથી પણ સ્પષ્ટત વ્યક્તિગત અને અંગત જીવન માટે પણ એટલું જ મહત્વનું છે જો હું લોકોને પરવાનગી આપીશ તો તેઓ મારો ફાયદો ઉઠાવશે આ એક એવું પરિબળ છે કે વ્યક્તિ અન્યો કહે તે માની શકતી નથી કે અન્યોમાં શ્રદ્ધા ધરાવતી નથી તેથી આ વ્યક્તિની મર્યાદા દર્શાવે છે હું ત્યાં સુધી વિશ્વાસ કરું છું જ્યાં સુધી મને તેમ કરવાનું કારણ ન મળી રહે આવા પ્રકારના લોકો ખૂબ જ સ્વાર્થી હોય છે હું કોના પર વિશ્વાસ કરું છું તે બાબતે હું ખૂબ જ કાળજી લઉં છું જે લોકો સહેલાઈથી વિશ્વાસ કરતા નથી તેઓ જ્યાં સુધી વિશ્વાસ કરવા માટેનો આધાર વિકસિત ના થયો હોય ત્યાં સુધી અન્ય પર વિશ્વાસ કરવા બાબતે ખૂબ જ સાવધ રહે છે જો તમારા માપનમાં થોડો વિશ્વાસ હોય અને થોડી તેની કમી હોય તો તમારે કોઈનો વિશ્વાસ કરવો જોઈએ નહિ હું મારા સહકાર્યકરોનો આદર કરું છું હા તે એક સંકેત છે કે તમે અન્યોમાં શ્રધ્ધા ધરાવો છો મારા જેવા લોકોએ આવા સાથમાંથી વધુ સારા વિચારો મેળવ્યા છે હું જેની સાથે જોડાયેલો છું તે લોકો વિશ્વસનીય છે હું જે લોકોના સમૂહ સાથે જીવું છું તેઓ વિશ્વસનીય છે જીવનમાં બહુ થોડું વાજબી કે ન્યાયપૂર્ણ હોય છે વિશ્વાસની ત્રિજ્યા તરફનો આ નિષેધાત્મક વાર્તાલાપ છે આમ હજુ વધુ બાબતો છે તમે એકવાર પસાર થશો તો તમને 0 15 16 20 21 25 અને 26 30 માંથી પ્રાપ્તાંક મળશે આથી પ્રથમ તે મહત્તમ છે તમારામાં વિશ્વાસની ત્રિજ્યાનું સારું સ્તર છે બીજું તે નિપુણ છે તમે સરેરાશ છો ત્રીજું સંવેદનશીલ છે ચોથું સાવધાની છે તમારે આના પર તાત્કાલિક વિકાસ કરવાની જરૂર છે ત્યાર પછી તમે આગળ વધો તો તે વ્યક્તિગત સત્તા દર્શાવે છે તમે તમારા હોદ્દાની રૂએ મળતી સત્તાનો કેવી રીતે આનંદ માણો છો પરંતુ યાદ રાખો કે સત્તા માત્ર હંમેશાં ખુરશીથી જ નથી મળતી સત્તા ત્યારે મળે છે જ્યારે તમે તમારી જાતનું નિર્માણ કરો છો જ્યારે તમે તમારી જાતને સફળ બનાવો છો અને જ્યારે તમે શીખો છો આદર કરો છો સન્માન આપો છો આ સ્કેલમાંથી પસાર થયા પછી તમને આ મુખ્ય ચાર શ્રેણીમાં પ્રાપ્તાંક મળશેખરું તેમાં પણ 0 23 તે નિમ્નતમ છે અને 34 39 ઉચ્ચતમ છે નિમ્નતમ પ્રાપ્તાંક કરતાં ઉચ્ચતમ પ્રાપ્તાંક તમારી વ્યક્તિગત સત્તાની સારી બાજુનો નિર્દેશ કરે છે એકનિષ્ઠા પણ એટલી જ અગત્યની છે કારણ કે એકનિષ્ઠા પારદર્શિતા આપે છે તે વિશ્વાસ કરી શકવાની ક્ષમતા આપે છે ખુલ્લાપણે તમે કોઈનામાં પણ શ્રદ્ધા ધરાવી શકો છો આથી જ તમે આનું માપન કરશો તો તે તમને તમારી નૈતિકતા નીતિમત્તાનો પરિપ્રેક્ષ્ય તમારી પ્રામાણિકતાનું સ્તર દર્શાવશે કારણ કે સંસ્થામાં તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તે મહત્વના છે આથી જો તમારો પ્રાપ્તાંક 0 12 નો હોય તો તે તમારી એકનિષ્ઠાનું નિમ્ન સ્તર દર્શાવે છે જ્યારે 20 27 એકનિષ્ઠાનું ઉચ્ચ સ્તર દર્શાવે છે જે તમારા સંસ્થાકીય અસ્તિત્વ માટે મોટું અર્થઘટન અને ઉપયોગિતા દર્શાવે છે આપનો ખુબ આભાર આપ જ્યારે પરત ફરશો ત્યારે આપણે ઇક્યુના પરિણામો વિશે ચર્ચા કરીશું